હવે આપણે એવા વિષય પર ચર્ચા કરીશું જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પાસાઓ સાથે ખૂબ સંબંધિત નથી જેની આપણે આજ સુધી ચર્ચા કરી રહ્યા છીએ જો કે આ તેમ છતાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે ખાસ કરીને જો તમે સરખામણી કરવા માંગતા હો તો બેંચ માર્ક આપણે જે ઘણી સિસ્ટમો ની ચર્ચા કરી રહ્યા છીએ તેનો રેફરન્સ લો તમે જોયું ફોટો વોલ્ટેઇક રિન્યુએબલ એનર્જી સિસ્ટમો માં ઉદાહરણ તરીકે PV મોડ્યુલો PV પેનલ્સ લો તેમનો જીવનકાળ લગભગ 20 થી 25 વર્ષ છે ઉદાહરણ તરીકે બેટરી લો તે લગભગ 5 વર્ષ સુધી ટકી શકે છે તેથી જેનો અર્થ એ છે કે તમારે વચ્ચે બેટરી સેટ બદલવી પડશે ઇલેક્ટ્રોનિક્સ લો ઇલેક્ટ્રોનિક્સમાં જીવનકાળ નો વિસ્તાર મોટો પણ હોઈ શકે છે તેથી ફોટોલિટીક સિસ્ટમમાં ઘણી પેટા સિસ્ટમ હોય છે અને પેટા સિસ્ટમ માં જીવનકાળ નો સમયગાળો અલગ હોય છે તેથી જ્યારે તમારી પાસે તુલનાત્મક સિસ્ટમો હોય ત્યારે તમે તેમને બેંચ કેવી રીતે કરો છો તમે તેમની તુલના કેવી રીતે કરો છો ચોક્કસ સિસ્ટમનું મૂલ્ય શું છે પૈસા માટે શું મૂલ્ય છે અને સિસ્ટમ માટે શું મૂલ્ય છે વિવિધ સિસ્ટમો માટે ઇકોનોમિક્સ શું છે અને વેરીએબલ કેવી રીતે રમે છે અને તમે યુનિટ કિંમત કેવી રીતે મેળવો છે યુનિટ ખર્ચ એટલે કે જો તે પાણીનો પમ્પિંગ સિસ્ટમ છે તો પાણીના યુનિટ ની કિંમત શું છે જો તે વીજળી ઉત્પાદન સિસ્ટમ છે ગ્રીડ સાથે જોડાયેલ PV વીજળીના 1 યુનિટ ની કિંમત શું છે તો તમે તે કેવી રીતે પહોંચશો તેથી તે માટે તમારે બધા પેટા ઘટકો નો જીવનકાળ સ્થાનાંતરણ જાળવણી આ બધા મુદ્દાઓ ચિત્રમાં આવવાનું શરૂ કરશે તેથી તે તે બિંદુ છે જે અમે સંબોધવા માંગીએ છીએ તે એન્જિનિયરિંગ દ્રષ્ટિકોણથી છે કે આપણે તેના પર ધ્યાન આપીશું આર્થિક વિશ્લેષણના મુસદ્દાથી વધુ ચોક્કસ કિંમત પર પહોંચવું તે બરાબર નથી જેથી આપણે ઘણી સિસ્ટમોની તુલના કરી શકીશું અને તે જ જીવન ચક્રના ખર્ચના આ વિષયમાં કરવાનું છે કોઈ વસ્તુનો વિચાર કરો હવે આ આઇટમનું મૂલ્ય છે અને આ મૂલ્ય સમય સાથે સંબંધિત છે તેથી આપેલ સમયના ઇન્સ્ટન્ટ માં તેનું મૂલ્ય છે અથવા આપણે રેફરન્સ ફ્રેમ ના સમયગાળામાં કહી શકીએ છીએ તે હવે તે કાલે કરી શકે છે તે હવેથી 10 વર્ષ પછી હોઈ શકે છે પરંતુ આઇટમનું મૂલ્ય સમય સાથે સીધા જોડવામાં આવે છે હવે આ વસ્તુ કાં તો ખરીદેલી છે અથવા વેચી છે તેથી ત્યાં ટ્રાંઝેક્શન છે જ્યાં તમે આ આઇટમ ખરીદશો અથવા આ આઇટમનું વેચાણ કરશો અને તે માધ્યમ કે જેના દ્વારા તમે ખરીદી અથવા વેચશો તે આ નાણાંને આઇટમ તરીકે પૈસા તરીકે માધ્યમ તરીકે ઉપયોગ કરીને કરવામાં આવશે તેથી પૈસા પણ મૂલ્ય ધરાવે છે અને તે મૂલ્ય ફરીથી સમય આધારિત છે હવે સમય સાથે પૈસાની કિંમત વધશે તેથી સમય સાથે નાણાંના મૂલ્યમાં વૃદ્ધિ થાય છે અલબત્ત વૃદ્ધિ પોઝિટિવ અથવા નેગેટિવ હોઈ શકે છે પરંતુ મોટાભાગના સમય તે પોઝિટિવ હોય છે જેમ જેમ સમય પસાર થાય છે નાણાંનું મૂલ્ય વધે છે અને તે જ આપણે વ્યાજ કહીએ છીએ તેથી ત્યાં એક વ્યાજ વ્યાજ દર છે જે પૈસાની કિંમત કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે તેની ગણતરી માટે વાપરી શકાય છે તેવી જ રીતે કોઈ વસ્તુ પણ સમય સાથે તેનું મૂલ્ય વધારી અથવા ઘટાડી શકે છે વસ્તુના મૂલ્યમાં વૃદ્ધિ અથવા ફેરફાર થાય છે અને તેને ફુગાવો કહેવામાં આવે છે તો ચાલો આ વસ્તુ અને પૈસાની આ વૃદ્ધિ પ્રોફાઇલ જોઈએ અને તે સંબંધ લાવવાનો પ્રયાસ કરીએ અને તે સંબંધનો ઉપયોગ જીવનચક્રના ખર્ચને માપવા માટે કરીએ વ્યાજ અને ફુગાવાના વિવિધ વિકાસ પ્રોફાઇલ છે તેથી કોઈ પણ તેને વિવિધ વૃદ્ધિ પ્રોફાઇલ સાથે મોડેલ કરી શકે છે એક સરળ રીત લિનિયર વૃદ્ધિ છે બીજી રીતને કંપાઉન્ડ વૃદ્ધિ કહેવામાં આવે છે ત્રીજી રીત એક્સપોનેન્શીઅલવૃદ્ધિ કંપાઉન્ડ વૃદ્ધિ ખૂબ જ લોકપ્રિય છે તેને ડિક્રીટ કંપાઉન્ડ વૃદ્ધિ પણ કહેવામાં આવે છે અને એક્સપોનેન્શીઅલ વૃદ્ધિને સતત કંપાઉન્ડ વૃદ્ધિ કહેવામાં આવે છે આપણે જોઈશું કે આ સંબંધો કેવી રીતે આવે છે પ્રથમ લિનિયર વૃદ્ધિ ધ્યાનમાં લો સરળ વ્યાજ એ લિનિયર વૃદ્ધિનું લાક્ષણિક ઉદાહરણ છે ત્યાં મુખ્ય વેરીએબલ છે i જેને વ્યાજના દર કહેવામાં આવે છે n એ અંતરાલોની સંખ્યા છે હવે વ્યાજ દર એ સમયના અંતરાલ માટે છે અને n એ ચલ છે જે સમય અંતરાલની સંખ્યા સાથે પણ સંકળાયેલ છે તે વિચારણા હેઠળ છે તેથી જો તમે Δt કહો સમય અંતરાલ 1 વર્ષ છે જે સામાન્ય રીતે બેંકિંગમાં વપરાય છે વિચારણા હેઠળના વર્ષોની સંખ્યા n વર્ષોની સંખ્યા તમે આને સમયરેખાથી કલ્પના કરી શકો છો ચાલો હું t x અક્ષોની વિરુદ્ધ સમયરેખા દોરીશ અને અંતરાલોને રજૂ કરવા માટે હું આ જેવા ઘણા સરખી જગ્યા વાળા ટિક માર્ક મૂકીશ તેથી આ અંતરાલો Δt છે અને હું આને અંતરાલ 1 અંતરાલ 2 અંતરાલ 3 અંતરાલ 4 અને તેથી વધુ તરીકે આ અંતરાલ n છે હવે ત્યાં એક અન્ય વેરીએબલ છે જેનો હું પરિચય કરીશ તેને વેરીએબલ S કહેવામાં આવે છે હવે ચાલો મારી પાસે પાછલા અંતરાલના અંતના અંતરાલની શરૂઆતમાં આ બિંદુ હતી હું તેને S0 તરીકે ચિહ્નિત કરીશ પ્રથમ અંતરાલના અંતે હું તેને S1 તરીકે બોલાવીશ અને બીજા અંતરાલના અંતને S2 કહેવામાં આવે છે પછી ત્રીજા અંતરાલ S3 S4 અને તે રીતે તેથી n માં અંતરાલના અંતે તે Sn હવે Sn નો અર્થ શું છે Sn નો સરવાળો નવમી અંતરાલ પછી સમયના n અંતરાલો પછીનો સરવાળો જે વીતી ગયો છે તેથી જો 0 મી અંતરાલના અંતે S0 નો સરવાળો હતો તો આ સરવાળો છે જે તમારી શરૂઆતમાં શરૂઆતમાં છે N અંતરાલો વીતી ગયા પછી અંતેનો સરવાળો Sn થાય છે તેથી તેને n મી અંતરાલનો સરવાળો કહેવામાં આવે છે જો દરેક અંતરાલ 1 વર્ષનું હોય તો તે n વર્ષ પછી સરવાળો રહેશે હવે S1 એ લિનિયર સંબંધો દ્વારા S0S0×i આપવામાં આવે છે જ્યાં i અંતરાલ માટેના વ્યાજના દર છું તેથી તે અંતરાલ છે અને તે ફક્ત એક અંતરાલ S0S0×i છે જે S0×1i હવે S2 એ S0 S0× બે અંતરાલો વીતેલા છે તેથી 2 × i તેથી તે S0×12i છે અને જો હું તેને આગળ વધું છું Sn એ S0S0×ni હશે તે S0×1ni હશે તેથી આ તે સંબંધ છે જે તમને n અંતરાલ પછીના સમયગાળા પછી અથવા સમયાંતરે વ્યાજના દર સાથે અને S0 ના પ્રારંભિક મૂલ્ય સાથે પસાર થયા પછી તમને આ વ્યાજના સરળ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે ચાલો હવે કંપાઉન્ડ વૃદ્ધિની ચર્ચા કરીએ આનું ઉદાહરણ અલબત્ત કંપાઉન્ડવ્યાજ છે તમે કંપાઉન્ડ વ્યાજ નાં સૂત્રથી વાકેફ છો અહીં પણ સરળ વ્યાજની જેમ ત્યાં ચલ i છે જે સમયના અંતરાલ માટેના વ્યાજના દરને રજૂ કરે છે n એ અંતરાલોની સંખ્યા છે અને અંતરાલોની ગણતરી કરવામાં આવે છે હવે સમયરેખા પર પહેલાંની જેમ ફરી કલ્પના કરીએ અને હું આ જેવા બરાબર અંતરવાળા ટિક માર્કસને ચિહ્નિત કરીશ અને અહીં દરેક અંતરાલ હું તેને Δt કરીશ હવે તે અંતરાલ 1 અંતરાલ 2 અંતરાલ 3 અંતરાલ 4 હશે અને હવે આ અંતરાલ n છે તેથી આ n 1 છે તેથી ચાલો હું આ તબક્કે આ લેવા માંગું છું તમારી પાસે S0 સરવાળો શરૂઆત નો સરવાળો 0 મી અંતરાલના અંતમાં અથવા 1 લી અંતરાલની શરૂઆતમાં હવે 1 લી અંતરાલના અંતે મારી પાસે S1 બીજા અંતરાલ રકમ S2 પર સરવાળો છે ત્રીજા અંતરાલ ના અંતમાં રકમ S3 સરવાળો S4 અને નવમી અંતરાલમાં તે Sn છે આ સમયે તે સરવાળો s માઇનસ 1 હશે અને અહીં સરવાળા s પ્લસ 1 તો હવે ચાલો આપણે S1 શું છે તે શોધવાનો પ્રયાસ કરીએ હવે S1 S0S0×i આ સરળ વ્યાજ અથવા લિનિયર વૃદ્ધિના કિસ્સામાં જેવું છે અને તે પછી S0×1 i હવે S2 એ એસ S1S1×i પ્રથમ પગલું એપ્લિકેશન છે તેથી S2 માટે S1 એ પાછલું પાછલું સરવાળો છે તેથી જો તમે એક પગલું એપ્લિકેશનS1S1×i અને S1 કરો છો તો અમે ખરેખર S0×1i ને જાણીએ છીએ તેથી તે S0×1i અને 1i છે તેથી તે S0×1i2 તો તે જ રીતે Sn S0×1i n તો આ સૂત્ર આ સમીકરણ કમ્પાઉન્ડ વ્યાજનું સમીકરણ છે તેથી જો S0 શરૂ થવાનું મૂલ્ય પ્રારંભ કરે છે અને i દરેક અંતરાલ માટે વ્યાજ દર છે n એ અંતરાલોની સંખ્યા છે તેથી જો Δt 1 વર્ષ છે n વર્ષોની સંખ્યા હશે તેથી જો તમે S0 થી પ્રારંભ કરો છો તો નવમા વર્ષના અંતે સરવાળો S0×1in થઈ ગયો હોત ચાલો હવે એક્સપોનેન્શીઅલ વૃદ્ધિના મોડેલ ને ધ્યાનમાં લઈએ તેથી એક્સપોનેન્શીઅલ વૃદ્ધિના મોડેલ માં મૂળભૂત રીતે તેઓ આ કમ્પાઉન્ડ વ્યાજ મોડેલનું વિસ્તરણ કરશે અહીં i 1 વર્ષ માટે વ્યાજ દર હોઈ શકે છે અને m 1 વર્ષના અંતરાલની સંખ્યા હશે જે તે વિભાજિત થાય છે તેથી વ્યાખ્યામાં થોડો તફાવત નોંધો i 1 વર્ષ આખું વર્ષ અને m માટે વ્યાજ દર છે અને તે m અંતરાલની સંખ્યા છે કે જે 1 વર્ષ વહેંચવામાં આવશે તો પછી તે બીજું કંઇ નથી પરંતુ 1 વર્ષ ભાગ્યા m છે અને અંતરાલમાં વ્યાજ i m હશે તો આ અંતરાલ દીઠ વ્યાજના દર છે હવે હું પહેલાંની જેમ સમય રેખા દોરો હવે હું સમયરેખા પર સરખી જગ્યા વાળા ટિક્સને માર્ક કરવા જઈશ હવે આ દરેક જગ્યાઓ વર્ષ બતાવશે તો આ m1 છે આ m2 છે અને આ રીતે આ વર્ષ n છે અને દર વર્ષે એમના અંતરાલમાં m જેવા નાના અંતરાલમાં વિભાજિત થાય છે અને પછી આ અંતરાલો વચ્ચેનો સમયગાળો Δt છે જે 1m છે હવે હું એમ કહી શકું છું કે આ સરવાળો છે સમયગાળો 1234 તેથી m સુધી અને બીજું વર્ષ પણ m અંતરાલ સુધી વહેંચાયેલું છે m પણ m અંતરાલમાં વહેંચાયેલું છે દરેક Δt હવે વર્ષ 1 ની શરૂઆતમાં આપણી પાસે S0 0 હશે વર્ષ 1 ના અંતમાં આપણી પાસે S1 છે અંત વર્ષ 2 S2 છે અને વર્ષનો અંત એન તે Sn છે અમને રુચિ છે કે Sn શું છે ચાલો કંપાઉન્ડ ઇન્ટરેસ્ટ મોડેલ લાગુ કરીએ Sn એ S0 બરાબર છે પ્રારંભ 1 i મૂળ કમ્પાઉન્ડ વ્યાજનું મોડેલ હતું અહીં અંતરાલ દીઠ વ્યાજ i m છે તેથી 1 પ્લસ i m અને કેટલા અંતરાલ છે ત્યાં n વર્ષ છે અને દરેક વર્ષે m અંતરાલ તેથી m × n અંતરાલ તેથી આ ડિસ્ક્રિટ કમ્પાઉન્ડ સૂત્ર હશે હવે ચાલો i m ને x માં ફરીથી સોંપીએ કેટલાક અન્ય વેરીએબલ x im ની બરાબર અને પછી m શું છે m બરાબર i x છે હવે તેને ત્યાં મુકતા તમારી પાસે Sn S0×1 xix×n છે તેથી હવે આમાં જેમ કે m ઇન્ફીનીટી તરફ વલણ ધરાવે છે x 0 તરફ x શૂન્ય તરફ વલણ ધરાવે છે તો ચાલો આપણે આ સમીકરણ માટે x ની મર્યાદા 0 પર લાગુ કરીએ X ની મર્યાદા શૂન્ય Sn હશે x ની મર્યાદા 0S0×1 x1xi×n ની છે તેથી આ ખરેખર 1 x i × n માં વહેંચાયેલું છે તેથી તે આવું થયું તેથી આ લખી શકાય છે એક્સ એક્સ 0 જેટલી મર્યાદા S0 આ મર્યાદા 1 x 1 x છે હવે આ મર્યાદા x થી 0 1 x1x એ e ની વ્યાખ્યા છે તેથી આને e તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે તેથી હું તેને S0 × ei n તરીકે લખી શકું છું SnS0ei n એ એક્સપોન્સિશનલ ગ્રોથ મોડેલ છે તે સતત કમ્પાઉન્ડિંગ પણ છે કારણ કે ડિસ્ક્રિટ અંતરાલ m ઇન્ટરવલ્સની સંખ્યા ઇન્ફીનીટી તરફ વલણ ધરાવે છે તેથી તેને સતત કમ્પાઉન્ડિંગ કહેવામાં આવે છે